કોર્સ ડિઝાસ્ટર પુનરીકવરી પ્રાપ્તિમાં આપનું સ્વાગત છે અને વધુ સારું નિર્માણ કરો મારું નામ રામ સતીશ પાસપુલેતી છે હું આર્કિટેક્ચર અને પ્લાનિંગ વિભાગ આઈઆઈટી રૂરકીમાં સહાયક પ્રોફેસર છું આજે આપણે કેન્યામાં કામચલાઉ આશ્રય પુનર્નિર્માણ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેથી આ વિશેષ વ્યાખ્યાન ડાયફેડ ઔબ્રેના એક મહત્વપૂર્ણ યોગદાનમાંથી લેવામાં આવ્યું છે જે બિલ્ડ બેક વોલ્યુમનો 9મુ ચેપ્ટર છે જેને કેમિલો બોનો સાથે મિશેલ લાયોન્સ અને થિયો શિલ્ડરમેન દ્વારા સંપાદિત કરવામાં આવ્યો છે તેથી તે હંગામી આશ્રય વિશે વાત કરે છે અને તે સહભાગી પુનર્નિર્માણમાં ફાળો આપે છે તેથી તે અસ્થાયી સંક્રમણ આશ્રય અને સહભાગિતા વચ્ચેની કડી છે અને તે ખરેખર કાયમી પ્રક્રિયામાં કેવી રીતે સ્થળાંતર કરી શકે છે કેન્યાની સ્થિતિની પૃષ્ઠભૂમિ તે કોઈ કુદરતી આપત્તિ નથી પરંતુ તે એક પ્રકારની માનવસર્જિત પરિસ્થિતિઓ છે ખાસ કરીને રાજકીય હિંસા જ્યારે તમે કુદરતી આપત્તિઓની ઘટના અથવા જોખમની ઘટના પર નજર કરો છો તો પણ જોખમ હોવાના દસ્તાવેજ અથવા સીઆરઈડી અહેવાલો પરથી તે કહે છે કે લગભગ 75 થી 80 જેટલી દુર્ઘટના રાજકીય હિંસા દ્વારા થઈ છે તેથી આજે આપણે આશ્રયની જોગવાઈના સંદર્ભમાં રાજકીય હિંસાના પરિણામો વિશે અને તે કેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે અને પાઇલટ પ્રોજેક્ટ તરીકે કેવી રીતે હાથ ધરવામાં આવ્યું છે અને રાષ્ટ્ર કક્ષાએ તેને કેવી રીતે વધારવામાં આવ્યું છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેઓ કેવા પ્રકારનાં પ્રતિસાદ આપે છે તે તમે સમજી શકો છો તેથી 2007 અને 2008 માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મવાઈ કિબાકીને 27 ડિસેમ્બર 2007 ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણીઓનો વિજેતા જાહેર કર્યા પછી દેશમાં વિવિધ રાજકીય ઘર્ષણ અને સાથે સાથે વિવિધ વંશીય જૂથો પણ થયા છે અને લગભગ 1200 લોકોના અહેવાલ મળ્યા છે મૃત્યુ પામેલા લગભગ 5 લાખ લોકો વિસ્થાપિત તે યુનાઇટેડ નેશન્સ ઓફિસ કોઓર્ડિનેશન ના હ્યુમનિટરીઅન અફેર્સના અહેવાલ મુજબ છે તેથી આદર્શ રીતે આના 3 વર્ગો છે એક તો બર્નિંગ અને બધી દુકાનો વેપારી પરિસર અને મકાનોને લૂંટી લેતું હતું તેથી આ બધાં ટોળાં તેઓ શહેરી ઝુંડમાં શહેરમાં આવ્યા અને તેઓએ નાશ કરવાનું શરૂ કર્યું ભલે તે કોઈ જાહેર મિલકત છે પછી ભલે તે વ્યવસાયિક મિલકતો હોય તેથી આ એક પ્રકારનો હુમલો છે અને બીજા વિરોધી સમર્થકો દ્વારા રિફ્ટ વેલીના નાના ખેડુતો અને મકાનમાલિકો પર આક્રમણ હતો જેને પ્રદેશથી દૂર ચલાવવાના હેતુથી સરકારના સમર્થકો હોવાનું માનવામાં આવતું હતું તેથી તે પણ તમે જાણો છો કે વિરોધી પક્ષો બધાને ચલાવવાની કોશિશ કરે છે આ લોકોના મૂળ અને ત્રીજા લોકોની હિંસાની રીતનો બદલો હતો અને મુખ્યત્વે સ્થળાંતર કરનારા કામદારોને નિશાન બનાવવામાં આવ્યા હતા લોકોને શંકા છે કે આ વિપક્ષી સમર્થકોનો ભાગ છે તેથી જ પીડિતોના 3 દાખલાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે રિફ્ટ વેલીમાં જે મોટા પ્રમાણમાં અસરગ્રસ્ત વિસ્તાર છે કેન્યાના પ્રોવીન્સેસ પ્રાંતોમાંના 8 માંથી કેન્યાના 5 પ્રાંતોના ડિસ્પ્લેસમેન્ટને અસર થઈ કેન્યામાં આપણી પાસે પ્રોવીન્સેસ પ્રાંત છે અને જેને ખાસ કરીને નાકુરૂ ટ્રાંસ નઝોઇઆ અને ઉસીન ગિશુ જિલ્લાઓમાં રિફ્ટ વેલી પ્રાંત માનવામાં આવે છે તેથી આ પ્રકારના બળવાખોર જૂથો પછી તેમને મજબૂર કરે છે અને મિલકતોનો નાશ કરે છે અને લોકો પર હુમલો કરે છે તો આનાથી મોટો સામાજિક વિનાશ થયો છે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિઓમાં દેખીતી રીતે કેવા પ્રકારનાં જવાબો તાત્કાલિક પ્રતિસાદ લોકો આ પ્રકારના આંચકા અને તકલીફનો સામનો કેવી રીતે કરે છે એક યજમાન પરિવારોમાં ખસેડે છે અને તેમાંથી કેટલાક તેઓ તેમના યજમાન પરિવારોમાં જવાનું વલણ ધરાવે છે અથવા જે લોકો જુદા જુદા સ્થળોથી સ્થળાંતર કરે છે તેઓ પાછા તેમના સ્થળોએ જાય છે પોલીસ સ્ટેશન અને ચર્ચોમાં સ્વયંભૂ શિબિરો ગોઠવે છે કારણ કે ધાર્મિક ઇમારતો શાળાઓ પોલીસ સ્ટેશન આ એવી કેટલીક જગ્યા છે જ્યાં તેઓ પોતાનું રક્ષણ કરી શકે છે અને તેઓ ઓછામાં ઓછા ચોક્કસ વંશીય જૂથને ભેગા કરી શકે છે જે પોલીસ સ્ટેશન અથવા ધાર્મિક શાસનના રક્ષણથી સુરક્ષિત થઈ શકે છે તેથી આ રીતે તેઓએ કેટલાક કેમ્પ સ્થાપવાનું શરૂ કર્યું ઘણાએ ન્યાન્ઝા પશ્ચિમ અને મધ્ય પ્રાંતમાં તેમના પૂર્વજોના ઘરે જવાનો પ્રયાસ કર્યો તેથી તેઓ તેમના માતાપિતાના ઘરો અથવા તેમના પૂર્વજોના ઘરોમાં પાછા જાય છે તેથી તે રીતે તેઓ થોડો સમય પોતાને સુરક્ષિત કરી શકશે તેથી તમે જે જોઈ શકો છો તે અહીંના મોટા વર્તુળો વિશે છે જે તમે જોઈ રહ્યા છો તે છે 30000 થી વધુ લોકો આંતરિક વિસ્થાપિત વસ્તી છે અને આ વર્તુળનું કદ 10000 થી 30000 ની વચ્ચેની મધ્યમ શ્રેણી છે અને નીચે બતાવે છે 1000 કરતા ઓછું નાનું છે તે આખું IDP ની છે તેથી તેઓ તેમના માતાપિતાના ઘરો અથવા તેમના પૂર્વજોના ઘરોમાં પાછા જાય છે તેથી તે રીતે તેઓ થોડો સમય પોતાને સુરક્ષિત કરી શકશે તેથી તમે જે જોઈ શકો છો તે અહીંના મોટા વર્તુળો વિશે છે જે તમે જોઈ રહ્યા છો તે છે 30000 થી વધુ લોકો આંતરિક વિસ્થાપિત વસ્તી છે અને આ વર્તુળનું કદ 10000 થી 30000 ની વચ્ચેની મધ્યમ શ્રેણી છે અને નીચે બતાવે છે 1000 કરતા ઓછું નાનું છે તે આખું આઇડીપી ની છે અને આ 8 અસરગ્રસ્ત પ્રાંતમાંથી આ 5 અસરગ્રસ્તોનું વિસ્થાપન અને સમગ્ર પ્રક્રિયામાંથી અમે ઓછામાં ઓછું 2009 માં જોઈ શકીએ છીએ કે તમારી પાસે 3 લાખ 13921 લોકો છે તેઓ તેમના સમુદાયોમાં આંતરિક રીતે વિસ્થાપિત થયા છે પરંતુ બાકીના તેઓ રહી ગયા છે 296 કેમ્પમાં નોંધાયેલા વિવિધ કેમ્પમાં સ્થાને આવ્યા છે તેથી તમે જે જોઈ શકો છો તે આ શિબિરો છે જે અસ્થાયી આશ્રયસ્થાનો છે કે કેમ કે તે પિગ્મી પ્રકારનાં આશ્રયસ્થાનો છે અથવા પ્લાસ્ટિકની શીટ સાથે એક પ્રકારની શંક્વાકાર આશ્રય અથવા તાડપત્રી ચાદીઓ છે જ્યાં તેઓ વિશાળ જૂથોમાં સમાવવાનો પ્રયાસ કરે છે અને કેટલીક મૂળભૂત સેવાઓ આ ક્લસ્ટરોમાં તે શિબિરમાં પૂરી પાડવામાં આવી છે તેથી સરકારે પરિસ્થિતિ સાથે કેવી રીતે સામનો કર્યો છે વિશેષ કાર્યક્રમો માટે કેન્યાના રાજ્ય મંત્રાલય જેને આપણે તેને એમઓએશએશપી તરીકે કહીએ છીએ વિશેષ કાર્યક્રમોનું રાજ્ય મંત્રાલય અને આ વિશેષ મંત્રાલયનું લક્ષ્ય વિકાસમાં નેતૃત્વ પ્રદાન કરવાનું છે કેન્યામાં જોખમ ઘટાડવાનાં પગલાં અને આપત્તિ વ્યવસ્થાપન અને આ આઈડીપી આંતરરાષ્ટ્રીય વિસ્થાપિત વ્યક્તિઓ અને પુનર્વસન પ્રક્રિયાની દેખરેખ પર નજર નાખી છે તેથી યુએનએચસીઆરએ પણ સમર્થન આપ્યું છે કે કેઆરસીએસ કે જે કેન્યાની સરકારી એજન્સી છે જે પુનર્વસન કાર્યક્રમ પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે અને તેઓએ એક પ્રકારનો ટેકો આપ્યો છે તેથી કેન્યાની સરકારે વિચાર્યું છે કે તેઓ આ પુનર્વસન પ્રક્રિયાને સંચાલિત કરવા માટે આત્મનિર્ભર છે પરંતુ હજી પણ યુએનએચસીઆર તરફથી થોડો ટેકો મળ્યો છે પરંતુ સરકારી વ્યવસ્થાના વંશવેલોની સમજની દ્રષ્ટિએ એક આપણા પ્રાંતિક વહીવટ અને આંતરિક સુરક્ષા પ્રધાન છે જે આંતરિક સુરક્ષાના પાસાઓને જોઈ રહ્યા છે અને તેઓ આગળ પ્રાંત કમિશનર સાથે નિર્દેશિત છે કારણ કે મેં ત્યાં કહ્યું તેમ 8 પ્રાંત છે તેથી દરેક પ્રાંતનું નેતૃત્વ પ્રાંત કમિશનર કરે છે અને તે પછી તે જિલ્લામાં પ્રતિબિંબિત થાય છે દરેક પ્રાંતને જુદા જુદા જિલ્લાઓમાં વહેંચવામાં આવે છે તેથી તે જ છે જ્યાં આપણી પાસે છે અને દરેક જીલ્લાની અધ્યક્ષતા જિલ્લા કમિશનર કરે છે અને જ્યારે દરેક જિલ્લાને ફરીથી પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે અને તે જ તે જિલ્લો છે અધિકારી વિભાગનું નેતૃત્વ સંભાળી રહ્યા છે અને ફરીથી દરેક વિભાગ જુદા જુદા ગામોથી બનેલો છે અને ગામના સ્તરે જોવા માટે મુખ્યની રચના કરવામાં આવી છે પરંતુ હવે આ આઈડીપી પ્રક્રિયામાં આ વ્યક્તિઓનું આંતરિક વિસ્થાપન સૌ પ્રથમ તમારે કોને ઓળખવા તે કેવી રીતે કરવું સૌથી મહત્વપૂર્ણ લોકો કોણ છે તમે જાણો છો કે તેઓને છાવણીઓમાં મૂકવા અથવા તેમને સંક્રમણ કેન્દ્રમાં મૂકવા માટે પૂરતા સુરક્ષિત છે તેથી અમે તેની રૂપરેખા કેવી રીતે બનાવી શકીએ અને નુકસાનની આકારણી કેવી રીતે કરી શકાય જો કે આ તમામ પેટા જૂથો કે જે જિલ્લા કક્ષાના અને મુખ્ય કક્ષાના છે તે સાથેના સંકલનમાં પ્રાંત કમિશનરની જવાબદારીઓના ભાગ રૂપે હાથ ધરવામાં આવ્યા છે તેથી તેઓ એક પ્રકારનાં ઉભા સંકલનમાં કેઆરસીએસ અને માનવતાવાદી કલાકારોને આઇડીપી કેમ્પ સ્થાપવા અને મેનેજ કરવા ગ્રામ્ય કક્ષાની શાંતિ સમાધાન સમિતિઓને સક્રિય કરવા માટેના સમર્થનને જોવા માટે સક્ષમ છે તેથી આ બધી પ્રકારની અમલદારશાહી પ્રણાલી છે દરેક જૂથ કેવી રીતે જીવે છે અને તેઓ કેવી રીતે પ્રતિક્રિયા આપી શકે છે તેઓ આ પ્રકારની આઈડીપી સેટઅપ માટે કેવી રીતે ટેકો આપવા સક્ષમ છે તેથી શરૂઆતમાં સરકાર દ્વારા 10000 ના કેન્યામાં વળતરનું પેકેજ આપવામાં આવ્યું છે જે IDP ઘરદીઠ 100 યુરો જેટલું છે અને વિનાશિત મકાનવાળા દરેક ઘર માટે 25000 વધારાના છે તેથી આ રીતે તેઓએ લગભગ 250 યુરો 100 યુરો આપ્યા છે તેથી તે એક પ્રકારનું વળતર પેકેજ છે પરંતુ તે પછી આ બહુ સફળ જુદો અને વિશ્લેષણ અહેવાલ ન હતો અને મૂલ્યાંકન અહેવાલો આ વિશેષ પ્રક્રિયા વિશેની જવાબદારી અને સુસંગતતાનો અભાવ આ આઈડીપી માટે 10000 અને 25000 કેન્યા ચલણના સ્થાને છે અને આ જ સ્થળે તેઓએ ઓપરેશન રૂડી ન્યુમ્બાની પણ શરૂ કર્યું જે ઘરે પાછા કેવી રીતે આવે છે કારણ કે અમે તેમને બધી સુવિધાઓ પ્રદાન કરી શકતા નથી કોઈ કેટલા સમય સુધી પ્રદાન કરી શકે છે તેથી તે છે જ્યાં સંક્રમણ શિબિર શરૂઆતમાં પૂરી પાડવામાં આવી છે પરંતુ તે પછી આપણે સપોર્ટ સિસ્ટમ કેવી રીતે ઘટાડી શકીએ છીએ અને જેથી અમે તેમને આ પ્રક્રિયાથી કેવી રીતે સ્વતંત્ર બનાવી શકીએ તેથી અહીંથી ઓપરેશન રૂડી ન્યુમ્બની વતન પરત ગોઠવવામાં આવ્યું છે અને હંગામી શિબિરોને બંધ કરવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે તેથી આ તે છે જ્યાં બાકીના ઘણાને તમે જાણો છો કે તેઓ પોતાને 50 થી 4000 ઘરોમાં સ્વ સહાય જૂથોમાં ગોઠવે છે અને જમીન મેળવવા માટે દરેક જૂથના સભ્યોએ તેની સરકારી રોકડ હેન્ડઆઉટ્સને કોમી ભંડોળમાં ફાળો આપ્યો અને કાયમી પતાવટ માટે ગ્રામીણ પ્લોટ ખરીદ્યા અને ત્યાં તેમના તંબૂ સાથે ત્યાં સ્થળાંતર કર્યું તેથી જેનો અર્થ થાય છે કે જે કંઈપણ રોકડ પ્રવાહ તેમને મળ્યા છે તેમાંથી કેટલાક લોકોએ જૂથોમાં રચવાનો પ્રયાસ કર્યો છે અને તેઓએ કેટલાક પૈસા મૂક્યા અને તેઓએ ગ્રામીણ વિસ્તારમાં કેટલાક પ્લોટ ખરીદ્યા તેથી તમે જાણો છો કે તેઓ તેમના તંબુઓ સાથે આગળ વધી શકે છે અને આવા જ એક જૂથમાં ન્યંદરૂઆએ નોંધાયેલ 4000 ઘરોની રજિસ્ટર સભ્યપદ છે જેણે લગભગ 50 એકર જમીન મેળવી લીધી છે અને તેઓએ પોતાનો કામચલાઉ લેટોરિન બનાવ્યો અને નજીકની નદીમાંથી પાણી મેળવ્યું તેથી મૂળભૂત સેવાઓ એ એક મહત્વપૂર્ણ કાર્ય છે કેવી રીતે ફક્ત તેમના માટે ત્યાં રહેવું તે ફક્ત આશ્રયસ્થાન જ નહીં તે સેવાના પાસા સાથે પણ હોવું જોઈએ અને કાર્યકાળ આ ચોક્કસ તબક્કામાં એક મોટો મુદ્દો બની ગયો છે કારણ કે લાભકર્તા હોય તેવા સંવેદનશીલ લોકોને પ્રોફાઇલ આપવાનું પણ કાર્ય તરીકે મહત્વપૂર્ણ છે તેથી તે રીતે તમે જાણો છો સરકાર પણ ઘટાડવાનો પ્રયાસ કરે છે અમે તેમના ટેકો ઘટાડવાની યોજના બનાવી રહ્યા છીએ કે તેઓ ધીરે ધીરે સ્વતંત્ર થઈ શકે જ્યારે જિલ્લા કક્ષાના આયોજન વિભાગો તેઓએ જમીનની પેટા વિભાગ અને કાર્યકાળના પ્રશ્નોના સંદર્ભમાં કેટલાક જૂથોને ખરેખર મદદ કરી છે અને જિલ્લા જળ અધિકારીઓએ પણ કેટલાકને બોરહોલ્સમાં મદદ કરી હતી તેથી કે તમે જાણો છો તેમના માટે કેટલીક સેવાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવવામાં આવી શકે છે તેથી તમે અહીં જોઈ શકો છો કે તમે જાણો છો આઇડીપી કેવી રીતે તે ખરેખર પ્રગતિ કરી છે અને તે નીચે આવી છે પાછળથી આંતરિક વિસ્થાપિત વ્યક્તિઓની સંખ્યા તેઓ ધીમે ધીમે કેવી રીતે નીચે આવી છે આવાસના પુનર્નિર્માણની બાબતમાં કારણ કે આ પરિવર્તનશીલ આશ્રય તે માત્ર એક આદર્શ નથી તે તમારા ઉત્પાદન માટે સંકુચિત નથી તે એક ક્રિયાપદ છે તે એક પ્રક્રિયા છે પરિવારોને એક પગલું પરિવર્તન લાવવા માટે તે ઉત્પ્રેરક છે બાહ્ય સહાયક પર નિર્ભરતા ધારણા છે કે માલિકો જમીન પર સંક્રમિત આશ્રયની જોગવાઈ ટ્રિગર રીટર્ન હશે તમે જાણો છો કે આ તે પ્રક્રિયા છે જ્યાં તમારે તેમને પરિસ્થિતિ વિશે જાગૃત કરવું પડશે અને જેથી તેઓ સ્વતંત્ર થઈ શકે તેથી આ સંક્રમણ આશ્રયની વ્યાખ્યા છે જેનું કહેવું છે કે સંક્રમિત આશ્રય સંઘર્ષ અથવા કુદરતી આફતો વચ્ચેના સમયગાળા દરમિયાન તેની અંદરના લોકો માટે ગોપનીયતા અને ગૌરવ સાથે રહેવા માટે આવરી લેવામાં આવવા માટે રહેવા માટેનું સલામતીસ્થાન અને સલામત તંદુરસ્ત જીવન પર્યાવરણ પૂરું પાડે છે અને ટકાઉ આશ્રય સોલ્યુશનની સિદ્ધિ તેથી સમય પરિબળ પણ છે તેથી ઘટના અને આ આપત્તિની ઘટના છે અને આ સમાધાનની વચ્ચે છે તેથી આ વિશિષ્ટ તબક્કે તેઓને કેટલાક ગૌરવ કેટલીક મૂળ સેવાઓ કેટલાક મૂળભૂત સુરક્ષા પાસા સાથે સેવા આપવાની જરૂર છે અને કોઈ લક્ષ્ય જૂથોને કેવી રીતે ઓળખી શકે છે તેથી તેઓએ શું કર્યું તેઓને 3 લક્ષ્ય જૂથોમાં વ્યાપકપણે વર્ગીકૃત કરવામાં આવ્યા છે એક તે છે કે જેઓ તેમના ઔપચારિક નિવાસસ્થાન પર પાછા ફરવા માંગતા હોય જેઓ દેશમાં અન્યત્ર સ્થાનાંતરિત થવા માંગતા હોય તે જેઓ તેમના હાલના સ્થાનાંતરણના સ્થાને એકીકૃત થવાની ઇચ્છા રાખે છે જેથી તેઓ કેવી રીતે એકીકૃત થઈ શકે બીજો વ્યક્તિ પાછલા સ્થળે પાછો ગયો ત્રીજો સ્થાને બીજે ક્યાંક ગયો અને પછી આ જૂથો જમીનના કાર્યકાળના આધારે જ્યાં તેમની પાસે જમીન છે કે જમીન વિના છે અથવા ભાડે આપવાનો ઇરાદો છે અથવા તમે જાણો છો તે જમીન ખરીદવાનો ઇરાદો ધરાવતા લોકોના આધારે તે વધુ વિભાજિત કરવામાં આવ્યું છે તેથી આ તે કેવી રીતે જુદી જુદી કેટેગરીઝને ઓળખે છે અને આઇરિશ એનજીઓ તેઓએ યુએનએચસીઆર સાથે સંકલન સાથે આઇરિશ એનજીઓ લક્ષ્ય સાથે એક પ્રકારનું લક્ષ્ય કાર્યકારી જૂથ અને આશ્રય કાર્યકારી જૂથ આપ્યું છે તેઓએ એક પ્રકારની સંયુક્ત આશ્રય વ્યૂહરચના વિકસાવી છે તેથી તેઓ કેટલાક રહ્યા છે આ વિશેષ વ્યૂહરચનાએ કેટલાક કી મુદ્દાઓને ધ્યાનમાં લીધા છે જેને પ્રક્રિયામાં શામેલ કરવાની રહેશે સૌથી વધુ સંવેદનશીલ લોકોની એન્સુરેએક્સેસની ખાતરી કરવા માટે એક લક્ષ્ય જૂથની પસંદગી છે પછી ભલે તે મહિલાઓ સંચાલિત કુટુંબીજનો હોય કે વૃદ્ધ જૂથ હોય અથવા ઘર ગુમાવ્યું હોય તેથી સહાયક એજન્સીઓ વચ્ચે આશ્રય અનુભવ અને ડિઝાઇન અને બાંધકામના વ્યાપક રૂપે વિવિધ ડિગ્રી જે આશ્રય ઉકેલો વચ્ચે નોંધપાત્ર તફાવત સાથે અપૂરતી ઉકેલો તરફ દોરી શકે છે તેથી પરિવર્તનશીલ આશ્રય અને કાયમી જોગવાઈ અને અનિશ્ચિતતાની રચના વચ્ચે પણ ડિસ્કનેક્ટ છે કારણ કે અમને ખાતરી નથી કે આ કેવી રીતે ચાલુ થશે તેથી ટકાઉ આશ્રયનો અંતિમ મુદ્દો અજાણ હતો તેથી તમે આશ્રય આપી રહ્યા છો પરંતુ તેઓ અહીં કેટલો સમય રહેશે અને લોકો કેટલો સમય ટકશે તે કેટલું સારું છે લોકો કેવી રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે તે ખૂબ અનિશ્ચિત છે આશ્રયની જોગવાઈ સાથે આજીવિકા સહાયને પણ એકીકૃત કરવાની જરૂર છે કારણ કે તે ફક્ત અમે આપતા ઘર માટે જ નથી તેઓ પછીથી તેમનું ગુજરાન કેવી રીતે પ્રાપ્ત કરી શકે તેઓ તેમની ખેતીની સુવિધા કેવી રીતે કરી શકે જો ત્યાં કોઈ મજૂરી કેવી રીતે કરી શકે તો તેઓ કેવી રીતે કરી શકે છે કામ મળી શકે છે તેથી આ તમામ આજીવિકાના પાસા છે જેમાં ધ્યાન આપવું પડશે ઘરની પસંદગીમાં લક્ષ્ય જૂથ એકને સહાય કરવા માટે નીચેના પૂર્વજરૂરીયાતો લાગુ કરવામાં આવી છે જ્યાં વળતરના ક્ષેત્રમાં સુરક્ષા કારણ કે પ્રથમ અને પહેલાનું કારણ કે પહેલાથી જ તેઓ રાજકીય તનાવના કારણે ઘણા આંચકાથી પસાર થઈ રહ્યા છે તેથી પ્રથમ વસ્તુ આપણે વળતર ઘરની નોંધણી કે જ્યાં તેઓએ રજિસ્ટર કરાવવાની હોય ત્યાં અથવા લાભાર્થીઓ અને બધાની સુરક્ષાની ખાતરી કરવી પડશે ઘરની પાછા ફરવાની ઇચ્છા તેથી તેઓ સ્વૈચ્છિક સાથે પાછા આવી રહ્યા છે તેઓ જમીન અથવા મકાનની માલિકીના પુરાવા છે જે જિલ્લા કક્ષાના કેડ્રેસમાં સરળતાથી ઉપલબ્ધ હતા તેથી પછી ભલે તેઓએ થોડી જમીન ખરીદી હોય કે નહીં તેથી તે રીતે તેઓ તમને ખબર હોય તે ઘરગથ્થુ પસંદગીઓ જોઈ શક્યા અને સમસ્યા એ છે કે આ પ્રકારની વર્ગો સાથે દરેકને સમાવવાનું શક્ય નથી દરેક વ્યક્તિએ જમીન ખરીદી ન કરી હોય દરેક વ્યક્તિ તમારી જાતે ચાલ કરે તેવું તમે પરવડી શકશો નહીં તેથી સંસાધનોની થોડી જટિલ પરિસ્થિતિ છે આખા સમુદાય માટે નાણાકીય સંસાધનો પૂરતા ન હોઈ શકે તેથી તે જ સમયે તમારે ફક્ત જરૂરિયાતમંદોને પસંદ કરવાની જરૂરિયાતમંદ પરિવારોને પ્રાધાન્યતા આપવાની છે અને પ્રાધાન્યતા સાથે આશ્રય સહાય માટે પાત્ર બનશે અને પછી આશ્રય ડિઝાઇન કારણ કે આ તે છે જ્યાં માલિક સંચાલિત પદ્ધતિઓ પહેલાથી જ ઘણી આફત અને વિસ્થાપન પ્રથાઓમાં હિમાયત છે અને આ તે છે જ્યાં તેઓ કેવી રીતે કામચલાઉ માળખાઓને સ્થાયી મકાનોમાં સ્થાનાંતરિત કરી શકે છે આશ્રયસ્થાનોને સ્થાનાંતરિત કરી શકે છે અથવા અર્થપૂર્ણ ફરીથી ઉપયોગ સાથે આશ્રય સામગ્રીને છૂટા કરી શકશે તે વિશે વાત કરી હતી કારણ કે એકવાર જો તમે કામચલાઉ આશ્રયસ્થાનો બનાવતા હો અને જો તમે કાયમી અન્ય પ્રોજેક્ટ બનાવતા હોવ તો આશ્રયસ્થાનોમાં આ સામગ્રીનું શું થાય છે જેથી અમે આ સામગ્રીને ફરીથી કેવી રીતે વાપરી શકીએ આ આપવામાં આવેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે અને આ તે છે જ્યાં તેઓ કેવી રીતે કામચલાઉ માળખાઓને સ્થાયી મકાનોમાં સ્થાનાંતરિત કરી શકે છે આશ્રયસ્થાનોને સ્થાનાંતરિત કરી શકે છે અથવા અર્થપૂર્ણ ફરીથી ઉપયોગ સાથે આશ્રય સામગ્રીને છૂટા કરી શકશે તે વિશે વાત કરી હતી કારણ કે એકવાર જો તમે કામચલાઉ આશ્રયસ્થાનો બનાવતા હો અને જો તમે કાયમી અન્ય પ્રોજેક્ટ બનાવતા હોવ તો આશ્રયસ્થાનોમાં આ સામગ્રીનું શું થાય છે જેથી અમે આ સામગ્રીને ફરીથી કેવી રીતે વાપરી શકીએ આ આપવામાં આવેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે તેથી ફ્લોરને સંકુચિત કરવામાં આવી છે પૃથ્વી દિવાલો કાદવ અથવા લાકડાની છતથી બનાવવામાં આવે છે કેટલીકવાર લોખંડની ચાદર અથવા ખાંચો હોય છે તેથી તમે જે જોઈ શકો છો તે હવે આ બધી પરંપરાગત રીતો છે જે તેઓ તે સ્થાનથી એકત્રિત કરી શક્યા હતા અને તેઓ તે લાકડાના થાંભલા કેવી રીતે શરૂ કરે છે અને પછી તેઓ ફ્રેમ બનાવવાનો પ્રયાસ કરે છે અને તે આ રીતે ઓછી કિંમત છે ઘરનો વ્યવહાર કરવામાં આવ્યો છે તેઓએ કેટલાક પાયાના સિદ્ધાંતો પણ અપનાવ્યા છે તમે જાણો છો સહાય પ્રાપ્ત થયાના બે દિવસની અંદર કોઈ આશ્રય બાંધવા અને તેમાં રહેવાની ક્ષમતા છે જેથી કોઈ ઝડપથી કેવી રીતે નિર્માણ કરી શકે કામચલાઉ આશ્રયસ્થાનોને કાયમી મકાનોમાં અપગ્રેડ કરવાની ક્ષમતા તેથી તે એક પ્રકારનાં સંક્રમણ આશ્રયમાંથી છે તેને કાયમી આશ્રયમાં કેવી રીતે અપગ્રેડ કરી શકાય છે કારણ કે તે જ તે છે જ્યાં આપણે ઘરની મજબૂત ગુણવત્તા વિશે વાત કરીએ છીએ આશ્રયને ડિસએસેમ્બલ કરવાની અને કોઈ જુદી જુદી સાઇટ પર જવા માટેની ક્ષમતા કલ્પના કરો કે જે અન્ય કેટેગરીમાં ચર્ચા કરી કે જો તેઓ સ્થાનાંતરિત કરવા માંગતા હોય તો તેઓને કેટલીક જગ્યાએ જમીન મળી આ મકાનને ત્યાં ખસેડવું છે તેથી આપણે ખરેખર આ કેવી રીતે વિખેરી શકીએ અને કેવી રીતે આપણે તે જ વસ્તુને ફરીથી ઠીક કરી શકીએ છીએ કાયમી આવાસના પુનર્નિર્માણમાં આશ્રયને ડિસએસેમ્બલ કરવાની અને ઘટકનો ફરીથી ઉપયોગ કરવાની ક્ષમતા કદાચ કેટલાક ઘટકો જે અમે હજી પણ કાયમી આશ્રય પુનર્નિર્માણમાં વાપરી શકીએ છીએ સુયોજનના ક્ષેત્રના ધોરણો પર ચોક્કસ માલિક સંચાલિત અનુકૂળ કરવા માટે મૂળભૂત ક્ષેત્રના ધોરણોથી આશ્રય વિસ્તારવાની ક્ષમતા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેથી ગોળાના ધોરણોના આધારે નીચેની કીટ તૈયાર કરવામાં આવી છે એક તો તેઓએ 18 ચોરસ મીટરની વસવાટ કરો છો જગ્યા વિકસાવી જે 5 વ્યક્તિઓ માટે લગભગ 3 6 મીટર છે અને તે પછી આશ્રય સીધા જ જમીન પર સીધો હશે તે માળખું માળખાની આજુબાજુ યોગ્ય ડ્રેનેજ સાથે એલિવેટેડ થશે માળખાકીય ફ્રેમ લાકડાના થાંભલાઓથી બનેલી છે જ્યારે છત લહેરિયું ગેલ્વેનાઈઝ્ડ આયર્ન શીટનો સમાવેશ કરશે ભેજ અને અન્ય વસ્તુઓના કારણે માળખામાં ખીલી ઉભી કરશે ત્યારબાદ લાભાર્થી સ્થાનિક રૂપે ઉપલબ્ધ સામગ્રી સાથે દિવાલો બનાવશે જેમ કે વધારાની લહેરિયું લોખંડની શીટ કાદવ અને સ્ટ્રો ઇંટો c તેથી તે તે છે જ્યાં મૂળભૂત રીતે તે માળખું પ્રદાન કરે છે અને સમુદાયો ખરેખર ભરી શકે છે કે તમે તેમના પોતાના શક્ય સામગ્રી સાથે આશ્રય જાણો છો હવે તમે જે જોઈ શકો છો તે છે જીઓએએલ અને યુએનએચસિઆર માટેની આ માર્ગદર્શિકાઓના આધારે આ નાકુરૂ સ્થળે પ્રોટોટાઇપ્સ બનાવવા માટે સ્થાનિક કારીગરોને અપગ્રેડ કરવા માટે લાવ્યા તેથી તે એક પ્રકારનો પાયલોટ પ્રોજેક્ટ છે જ્યાં આમ કરીને તેઓએ લોકોનો પ્રતિસાદ પણ લીધો છે અને આપણે તેને કેવી રીતે આગળ વધારી શકીએ તેથી તે તે એક સ્વરૂપ છે જેનો તમે આશ્રય પ્રોટોટાઇપ જોઈ શકો છો જેમાં લાકડાની પોસ્ટ હોય છે અને તમે જોશો કે પ્લાસ્ટિકની ચાદર આસપાસ બાંધેલી છે અને પછી આ કારીગરોએ ડિઝાઇનમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું ધ્રુવના કદ ખૂબ નાના હતા અને અપૂરતા અંતરે હતા હાઉસિંગ ફ્રેમ બનાવી હતી જે રીફ્ટ વેલીની સ્થાનિક તકનીકનો ઉપયોગ કરે છે અને આમ કરવાથી આ આખો ઘટક ભારે બને છે અને આશ્રયસ્થાનોની પરિવહનક્ષમતા ઘટાડે છે તેમના માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરવું ખૂબ મુશ્કેલ છે પરંતુ સામગ્રીના ફરીથી ઉપયોગમાં વધુ વિકલ્પો અપગ્રેડ કરવાની અને ઓફર કરવાની ક્ષમતામાં વધારો કરવો તેથી પરંતુ હજી પણ તેમાં અપગ્રેડ કરવા માટે વૃદ્ધિ કરવાની તક આપવામાં આવી છે અને તમે જાણો છો આપેલા આશ્રય સાથે તેમાંથી ઘણાને તેઓએ લાગ્યું કે તે નાનું છે પરંતુ તે પછી આ પ્લાસ્ટિકની ચાદરની રજૂઆતમાં હંગામી દિવાલ સામગ્રી છે જે ઘણા લોકો માનસિક અર્થઘટન તરીકે અનુભવે છે તેમને લાગ્યું કે તે ટકાઉ નથી અને પરંતુ કેટલીક એજન્સીઓએ તેઓએ આ બધી પ્રક્રિયાને અવગણવી છે અને જ્યારે આ આખું પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયું છે અને આ પ્લાસ્ટિકની ચાદરનો ઉપયોગ કરવા માટે લાભાર્થીઓએ વાંધો ઉઠાવ્યો હતો પરંતુ જ્યારે તેઓ આ પ્રોજેક્ટને મોટા કરવા માંગતા હોય ત્યારે તેઓ કહે છે કે સર્વેક્ષણના 86 તેઓ કહે છે કે સંક્રમણ આશ્રયસ્થાનો અગાઉના મકાનો કરતા મોટા હતા અને આ તે છે જ્યાં પ્રતિસાદના આધારે કેટલાક ગોઠવણોના આધારે પ્રોટોટાઇપ આશ્રયમાંથી જથ્થોનું બિલ મેળવવામાં આવ્યું છે અને જ્યાં તેના નાકુરૂ વેરહાઉસમાં આશરે 497 આશ્રય કિટ્સ વિકસિત કરવામાં આવી છે ત્યાં પ્રમાણભૂત આશ્રય કિટનો વિકાસ કરવામાં આવ્યો છે તેથી હવે દરેક કીટમાં 18 ચોરસ મીટરનું મકાન છે જેની કિંમત લગભગ 385 ડોલર છે અને તેઓએ જે કર્યું તે GOAL એજન્સીએ વિતરણ દીઠ લગભગ 120 કિટ્સ પહોંચાડીને તમામ સામગ્રીને સુલભ કેન્દ્રિય બિંદુઓ સુધી પહોંચાડી છે તે પછી સમુદાયના સભ્યોએ ટ્રકને ઉતારી અને ત્યારબાદ તેઓએ સામગ્રીને કીટમાં વહેંચી દીધી અને ત્યારબાદ દરેક ઘરના લોકોએ તેમના ઘર સુધી ડિસ્ટ્રિબ્યુશન પોઇન્ટથી પરિવહનની વ્યવસ્થા કરી તેથી તે મૂળભૂત રીતે એક મધ્યસ્થ સ્થાનમાંથી છે ત્યારબાદ તે મધ્યવર્તી બિંદુઓને વહેંચવાનું શરૂ કર્યું અને ત્યારબાદ સમુદાયના સભ્યોએ તેમના પોતાના મજૂરીનો ઉપયોગ કરીને અથવા ગધેડા અથવા ટ્રેક્ટર અથવા કોઈ પિકઅપ્સની સહાય ભાડે લઇને તે પરિવહન માટે પોતાને સુવિધા આપી તેથી કારીગરોએ લાભાર્થીઓને આશ્રયસ્થાનો ગોઠવવામાં મદદ કરી ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું અને તકનીકી સહાય પૂરી પાડી પણ આમાંની મોટાભાગની કીટ 2 દિવસ 3 દિવસ તમે જાણો છો તે દિવસોમાં ઉભી કરવામાં આવી છે તેથી તે ખૂબ જ ઝડપી વિકાસ પ્રક્રિયા છે પરંતુ કોઈપણ આફતોમાં આપણે એ પણ સમજી ગયા છે કે વ્યક્તિગતકરણ વ્યક્તિગતકરણ એ સાંસ્કૃતિક ખામીઓ અને આર્થિક શક્યતાઓ અને તકોનો કુદરતી પ્રતિસાદ છે તેથી લોકોએ જે વિકાસ કરવાનું શરૂ કર્યું તે નજીકની દિશામાં હતું તેથી લોકોએ તેમના મકાનને અપગ્રેડ કરવાનું શરૂ કર્યું તમે જાણો છો તે લાકડાની કાપલીઓનો ઉપયોગ કરીને તમે જાણો છો તે લાકડાની દાંડીઓ છે જ્યાં તેઓ તેની સાથે આવરી લેવાનો પ્રયાસ કરે છે અને તે વધુ બનાવશે કાયમી દેખાવ અને એ પણ આ એક પ્રકારની અંશત સુધારણા છે જેની પાસે તેઓએ અગાઉની સાઇટમાંથી અથવા તેમની સંભાવનાઓ સાથે જે કંઇપણ પ્રાપ્ત કર્યું છે જેની સાથે વિકાસ કર્યો છે તેઓએ તેમના આશ્રયસ્થાનોમાં કેટલાક ફેરફાર કર્યા છે અને એક મહિનામાં 53 ઘરના માલિકોએ તેમના આશ્રયસ્થાનોને અપગ્રેડ કરવાનું શરૂ કર્યું છે અને જો આ પ્રકારનો ફેરફાર 53 થાય તો એક મહિનાની અંદર આ ખૂબ જ ઝડપી છે પ્રાથમિકતા પ્રથમ દરવાજા બીજી દિવાલો અને ત્રીજી વિંડોઝ હતી તેથી વેન્ટિલેશન પાસું અને કેટલાક લાભાર્થીઓએ દિવાલો દરવાજા અને વિંડોઝ માટે તેમના પોતાના લાકડા ખરીદ્યા કારણ કે આપણે આ સંપૂર્ણ સેટમાં જોયું છે કે લાકડાની લાકડી છે શરૂઆતમાં અને દિવાલોની લાઇનને પૂરી પાડવામાં આવતી પ્લાસ્ટિકની ચાદરનો ઉપયોગ થાય છે તેથી તેઓ પ્લાસ્ટિકની શીટથી એક પ્રકારનાં આંશિક આવરણથી કવર કરી શકાય છે અન્ય લોકોએ પ્લાસ્ટિકની ચાદર વેચી અને એડોબ દિવાલો બનાવવા માટે સ્થાનિક કારીગરોને ભાડે રાખ્યા તેથી તેઓએ તે પાછું આપ્યું છે અને તેઓએ તેને બજારમાં વેચી દીધું હતું અને તેઓને કેટલાક પૈસા મળી શક્યા હતા અને તેઓ કેટલાક વધુ પૈસા મૂકી શક્યા હતા અને એડોબ દિવાલો બનાવી શક્યા હતા અને તેથી તમે જાણો છો કે આ આખી પ્રક્રિયા તે બધું વધારાનું દર્શાવે છે પ્રક્રિયા દરેક ઘરના આધારે છે કે તેમની પાસે કેવા પ્રકારની આર્થિક શક્યતા છે તેઓ તેમની જરૂરિયાતો અને માંગણીઓ માટે કેવા પ્રકારની પ્રેરણા આપી રહ્યા છે અને કેટલાકને આશ્રય કીટમાં આપવામાં આવતા ટૂલ્સનો ઉપયોગ કરીને પ્રકારની મજૂરી માટે ચૂકવણી કરવામાં આવી હતી અને કેટલાક આશ્રયસ્થાનોને ઘરના સગવડ ખરીદવા માટે પૂર્ણ થયા પછી તેમના સાધનો વેચી દીધા હતા તેથી એકવાર સાધનો વેચ્યા પછી તેઓએ કેટલાક વધુ ઘરગથ્થુ રાચરચીલું અને ફિટિંગ પણ ખરીદ્યા તેથી આ સાથે સરકાર સમજી ગઈ છે કે હા આ પ્રક્રિયાને વધારવાની સંભાવના છે તેથી હવે તેઓએ શું કર્યું તે 18 ચોરસ મીટરથી 20 ચોરસ મીટર અને એડોબ અને ઇમારતી લાકડાની કાયમી દિવાલો વિકસાવી અને તેઓએ આશરે 40000 ઓછા ખર્ચે મકાનો બનાવવાની યોજના શરૂ કરી તેથી માર્ચ 2009 ના અંત સુધીમાં તે લગભગ 16 240 બનાવવામાં આવ્યું હતું અને મુખ્યત્વે યુએનએચસીઆર અને એમઓએસપીની ભાગીદારીથી તેથી આ એક ખૂબ જ બલ્ક પ્રોજેક્ટ છે અને જાપાની એજન્સીઓ અને વિવિધ એજન્સીઓએ પણ અમને તેના માટે ટેકો આપ્યો છે પરંતુ જ્યારે તમે તેની સૈદ્ધાંતિક સમજણ વિશે વાત કરો છો ત્યારે તમે જાણો છો કે મેં તમને કહ્યું હતું કે શરૂઆતમાં સંક્રમણ આશ્રય નામ નથી તે ક્રિયાપદ છે તે એક પ્રક્રિયા છે તેથી ક્રિસ્ટોફર એલેક્ઝાંડર એક ઘરનું વર્ણન કરે છે જે એક પ્રવૃત્તિ છે જે ધીમે ધીમે બનાવવામાં આવે છે તેના જીવનની સીધી પરિણામ તરીકે થાય છે જે તેનામાં અને આજુબાજુ થઈ રહ્યું છે જે લોકો ફક્ત તેઓ જ પરવડી શકે તે માટે ખર્ચ કરે છે તેથી તે તમારી સાથે શરૂ થાય છે જ્યારે તમે ખરેખર તમારા પોતાના સ્થાનોને વ્યક્તિગત કરવાનું પ્રારંભ કરો છો જ્યારે તમે તેમાં રહેવાનું શરૂ કરો છો ત્યારે તમે સમજો છો કે તમે જાણો છો તમને શું જોઈએ છે અને તે મુજબ લોકો તે સુધારણા કરવાનું શરૂ કરે છે ફક્ત ઘરની અંદર જ નહીં ઘરની આસપાસ અને આ જ નિરીક્ષણો છે જ્હોન એફસી ટર્નર દ્વારા મેક્સિકોમાં તેમના કામ પર લોકો દ્વારા આવાસ પર તેથી તે જ છે જ્યારે તે આ અભિગમમાંથી મેળવાયેલા વપરાશ મૂલ્ય વિશે વાત કરે છે તે બજાર મૂલ્ય કરતાં વધુ નોંધપાત્ર હતું કારણ કે વપરાશકર્તા માટે આવાસ જે કરે છે તે તેના કરતા વધુ મહત્વપૂર્ણ છે તેથી આ એક ઉત્પાદન નથી તે એક પ્રક્રિયા છે કે માણસ કેવી રીતે વિકસિત થાય છે એક ઘર એક ઘરમાં અને તેણે જોવાની કોશિશ કરી કે વપરાશ મૂલ્ય બજારના મૂલ્ય કરતાં વધુ નોંધપાત્ર છે અને તે જ રીતે જ્હોન હેબ્રેકેન નિર્ણય લેવાના 3 સ્તરો પર ટેકો આપે છે એક પેશી અને આધાર છે જે આધાર મકાન છે પેશી અર્બન ફેબ્રિકનો સંદર્ભ આપે છે અને સપોર્ટ બેઝ બિલ્ડિંગનો સંદર્ભ આપે છે અને ફીટઆઉટ એ ઇન્ફિલનો સંદર્ભ આપે છે લોકોએ તેમના મકાનોમાં શું કર્યું છે અને પેશીઓ એકસરખા રહે છે કારણ કે તે એક મોટી સામગ્રી છે અને ટેકો સાથે બદલાશે સમય અને ઇન્ફિલ વધુ નિયમિતપણે બદલાશે તેથી આ ખૂબ જ વારંવાર બદલાતું રહે છે અને પેટા વિભાગની સિસ્ટમ વપરાશકર્તાઓને તેમના માટે સંબંધિત એવા સ્તર સાથે ઇન્ટરફેસ કરવાની મંજૂરી આપે છે તેથી દરેક સમુદાય આ વિવિધ 3 વર્ગોમાં કેવી રીતે પ્રતિસાદ આપે છે ઉપભોક્તા સ્તરે હાઉસિંગ કોર્પોરેશન અથવા ડેવલપમેન્ટ એજન્સી સપોર્ટ લેવલ પર અથવા મ્યુનિસિપાલિટી ટિશ્યુ લેવલ પર કામ કરે છે તેવા ગ્રાહક અથવા ઘરોનો તેઓ કાર્ય કરે છે અને તે જ રીતે ઇમારતો પણ આવશ્યકપણે 6 સમય બાઉન્ડ સ્તરોથી બનેલી છે આ સ્પેસ ટાઇમની ઘટના છે જેની વિશે ઇયાન બેન્ટલી પણ વાત કરે છે એક એવી સાઇટ છે જે સામાન્ય રીતે બદલાતી નથી જોકે થોડા બિલ્ડિંગ્સ પરિવહનક્ષમ હોય છે બંધારણ પાયા અને લોડ બેરિંગ તત્વ બદલવા માટે ખર્ચાળ છે કારણ કે એક વખત જો તમે ફાઉન્ડેશન સેટ કરો છો તો તે બદલવું ખૂબ મુશ્કેલ છે તમે દિવાલો તોડી શકો છો તમે પ્રિફેબ દિવાલો કાઢઈ શકો છો તેથી લોકો સામાન્ય રીતે તે કરવાનું ટાળવાનો પ્રયાસ કરે છે ત્વચા જે બાહ્ય સપાટી છે અને આ 20 અથવા તેથી વધુ વર્ષોમાં બદલાઈ શકે છે જ્યારે બિલ્ડિંગની સેવાઓ ઇલેક્ટ્રિકસ પ્લમ્બિંગની કામ કરવાની હિંમત જે સમયાંતરે પહેરે છે તેથી તમારે તેને સામયિક જાળવણીની જરૂર છે એક અવકાશ યોજના એક આંતરિક લેઆઉટ જ્યાં દિવાલો છત ફ્લોર અને દરવાજા વ્યાપારી જગ્યાઓ દર 3 વર્ષે જેટલી વાર બદલાઈ શકે છે અને 30 વર્ષ સુધી સમાન રહે છે અને સામગ્રી ફર્નિચરના મધ્યવર્તી તત્વો ઉપકરણો માસિક અથવા દૈનિક પણ બદલાઇ શકે છે આ જ રીતે ઇયાન બેન્ટલી પણ અંતર્ગત અવકાશ વિષય કુદરતી પ્રણાલી અને જાહેર જોડાણ પ્રણાલી અને પ્લોટ્સ અને ઇમારતો અને ઘટકો કે જે જુદા જુદા સમયના પાસાઓ પર બદલાય છે તે સમયના વિવિધ સ્તરો વિશે પણ વાત કરે છે એકવાર કીટ વિકસિત થઈ જાય જો કોઈ માલિક સંચાલિત પ્રક્રિયામાં માનક માળખું સ્વીકાર્ય હોય અને આ પ્રકારની હસ્તક્ષેપ એ બજેટ કરતા અપગ્રેડેબલ અસ્થાયી આશ્રય હોય તો પ્રાપ્તિ અને પ્રમાણિત કીટ્સનું વિતરણ પ્રમાણમાં નાનું સરળ કામગીરી છે જો હસ્તક્ષેપ કાયમી બાંધકામ હોય તો પછી અંતિમ વપરાશકર્તાઓના સહયોગથી રચાયેલ પ્રમાણિત માળખાકીય વિકલ્પોને પ્રમાણભૂત બિલના જથ્થામાં વિકસિત કરી શકાય છે અને કી સ્ટેજ ગ્રાન્ટ વિતરણો સેટ કરી શકાય છે કારણ કે દરેક તબક્કે આપણે ભંડોળની ફાળવણી પર ધ્યાન આપવું પડશે અને જ્યારે પણ ત્વચા અને અવકાશ યોજનાની રચના પર સુગમતા આપવી જોઈએ તેથી ત્યાં એક મૂળભૂત કોડ હાઉસિંગ કન્સેપ્ટ છે અને તે કેવી રીતે આપણે તેની અંદર વિવિધ વિકલ્પોને અનુરૂપ કરીએ છીએ વ્યવસાયિક સંસાધનો અને સમય પરના સંપૂર્ણ અભિગમ કરતાં તે વધુ હળવા છે અને આપણે સમજવું પડશે કે જ્યારે આપણે આ પ્રકારના ગરીબ સમુદાયો સાથે વ્યવહાર કરી રહ્યા છીએ કોઈએ આજીવિકાના માળખાને જોવું પડશે તે ફક્ત આશ્રયસ્થાન જ નથી અને આ તે જ સ્થાયી જીવનનિર્વાહના માળખાને હરાવે છે એએસએલ માળખું ખૂબ જ યોગ્ય અને વિચારણા છે કારણ કે કેવી રીતે કોઈ વ્યક્તિ અથવા સમુદાયો અથવા સામાજિક જૂથ સામાજિક આર્થિક માનવ કુદરતી રાજકીય છે કે કેમ તે ચોક્કસ સંસાધનોની એક્સેસ કરવાની તેમની ક્ષમતાઓ કેવી રીતની છે સંસાધનો ગમે તે હોય તેઓ કેવી રીતે સંસાધનોને એક્સેસ કરવા સક્ષમ છે એક તરફ તેઓ પહેલેથી જ નબળાઈ સંદર્ભને આધિન છે તેઓ પહેલેથી જ સંદર્ભમાં છે જેની ક્ષમતાઓની તેમની પહોંચ પર થોડો પ્રભાવ પડશે તમે એક્સેસ કરવાની ક્ષમતાઓ જાણો છો સંસાધનો અને તે જ છે જ્યાં આપણે આ ક્ષમતાઓ સાથે વાત કરીએ છીએ તેઓ માળખાઓ અને પ્રક્રિયાઓને કેવી રીતે રૂપાંતરિત કરે છે ભલે તે નિયમનકારી માળખાના સ્વરૂપમાં હોય ભલે તે જાહેર અને ખાનગી ક્ષેત્રના સ્વરૂપમાં હોય અને પછી તેઓ પોતાની આજીવિકાની તકો કેવી રીતે બનાવે છે અને આ તે છે જ્યાં આપણે વધુ આવક વધેલી સુખાકારી નબળાઈ ઘટાડવાની ખાદ્ય સુરક્ષા વધારવા વિશે વાત કરીશું જે તમે જાણો છો તેવું માળખું સંપૂર્ણ છે જે ખરેખર એક વ્યક્તિ અથવા જૂથ અથવા એક સમુદાય ખરેખર તેની સાથે કામ કરી શકે છે તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે આપણે સંક્રમિત આશ્રય શોધી રહ્યા છીએ અને તે સાથે સાથે જ્યારે તેઓ ખરેખર માલિક સંચાલિત પ્રક્રિયા તરફ ધ્યાન આપી રહ્યા હોય ત્યારે તમારે સંપૂર્ણ સંસાધનો અને તેમના નબળાઈ સંદર્ભને જ સમજવાની જરૂર છે સક્ષમ અભિગમ અમે આ પ્રક્રિયાને કેવી રીતે સક્ષમ કરી શકીએ છીએ અને એક તે ફાઇનાન્સ છે જે તમે જાણો છો કારણ કે આ એક સક્ષમ અભિગમ એ નાણાની મર્યાદિત એક્સેસ બનાવવામાં ગૃહસ્થાન માટેના અંતરાયને માન્યતા આપે છે તેથી અમે રોકડ પ્રવાહ વિશે વાત કરી અમે તબક્કાવાર કેવી રીતે આર્થિક વિતરણ કેવી રીતે પહોંચાડી શકીએ તે વિશે વાત કરી જમીનની મુદત આપણે જમીનની એક્સેસ અને કાર્યકાળની સલામતી વિશે વાત કરીશું જે બધા માટે પૂરતા આશ્રયની જોગવાઈ માટેની પૂર્વશરત છે ઉપરાંત સામગ્રી અને મજૂર કારણ કે સામગ્રીમાં મોટા ખર્ચની અસર પડે છે અને મકાનના અયોગ્ય નિયમો પણ આવાસના ઉત્પાદનમાં વસી શકે છે તેથી કાનૂની માળખા તે જ છે કે જ્યાં આપણે સરકારો વિશે વાત કરીએ છીએ તે કાયદાકીય અને નિયમનકારી માળખાની સમીક્ષા દ્વારા આવાસની જોગવાઈ માટેના વાતાવરણને સક્ષમ કરવાના નિર્માણને ટેકો આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે નિયમનકારી પ્રક્રિયામાં અમે સ્વદેશી સામગ્રીને કેવી રીતે સમાવી શકીએ છીએ તે બિલ્ડિંગના તમામ કોર્સ માટે એક મહત્વપૂર્ણ પડકાર છે અને લોકો અને શાસન જ્યાં આપણે લોકોને વ્યક્તિગત અને સામૂહિક રીતે ભાગ લેવા કેવી રીતે જોડી શકીએ તે વિશે વાત કરીએ છીએ રાષ્ટ્રીય નીતિ નિર્માણ આયોજન અને અમલીકરણ આવાસ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ અને સેવાઓ અને વિશાળ રાજકીય પ્રક્રિયાઓનું સંચાલન અમારી પાસે આ સંપૂર્ણ માળખું ખરેખર માલિક સંચાલિત સહભાગી માલિક સંચાલિત પ્રક્રિયાને સક્ષમ કરે છે ભલે તે એક સંક્રમણશીલ હોય પણ આપણે કેવી રીતે કરી શકીએ કેવી રીતે વિવિધ રીતો હોઈ શકે આપણે તેમને કેવી રીતે જોડી શકીએ અને જો તમે ખરેખર આ પ્રકારની તક આપી શકો તો સપોર્ટ સિસ્ટમ્સ તેથી આ ધીમે ધીમે તેમના જીવનમાં મહત્વપૂર્ણ સંક્રમણ તરફ દોરી શકે છે કારણ કે તેઓ આત્મનિર્ભર હોઈ શકે છે તેઓ તેમની પોતાની સિસ્ટમ બનાવી શકે છે તેઓ જે સિસ્ટમ કરી શકે છે તેના પર વિશ્વાસ કરી શકે છે તેની સાથે પ્રગતિ થાય તે માટે ફક્ત આપણે થોડી સપોર્ટ સિસ્ટમ પ્રદાન કરવાની જરૂર છે હું આશા રાખું છું કે કેન્યામાં સંક્રમિત આવાસ વિશે તમને વધુ સારો વિચાર મળ્યો ખુબ ખુબ આભાર